હેલ્લો તો આજે હું સ્પીકિંગ ઇન ગ્રૂપ્સ જૂથ કથન વિશે વાત કરવાનો છું મારા અગાઉના વ્યાખ્યાનમાં મેં નેતૃત્વ ઉત્પ્રેરણા પ્રત્યાયન કૌશલ્ય વગેરે સંબંધી ઘણી વાતો કરી છે આજે હું જૂથ કેવી રીતે કાર્ય કરે છે અને જૂથમાં સમાવિષ્ટ લોકોનું શું વર્તન હોય છે જૂથમાં કેવી રીતે પ્રત્યાયન થયા કરે છે જૂથમાં શક્યતઃ સમસ્યાઓ શી હોય છે અને આપણી પ્રત્યાયન પ્રક્રિયા દ્વારા જૂથને કેવી રીતે વધુ પ્રભાવશાળી બનાવવું તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છું અને જૂથમાં કથન કે પ્રત્યાયન કરવું તે પણ એક કૌશલ્ય છે જે વ્યક્તિએ સમજવાની અને કેળવવાની જરૂર છે જેથી જૂથમાં આપણું પ્રત્યાયનલક્ષી વર્તન ખૂબ ખૂબ પ્રભાવક બની રહે આથી સૌ પ્રથમ તો આપણે એ સમજવાનું છે કે જૂથ શું છે જૂથ તેને કહેવાય છે જે સર્વસામાન્ય હેતુ પારસ્પરિતા અને શ્રમવિભાજન ધરાવતું વ્યક્તિઓનું સંસ્થાપિત માળખું છે જૂથના સભ્યો એકબીજાને જાણતા હોય છે અને સર્વસામાન્ય લક્ષ્ય વિશે પ્રત્યાયન કરે છે જૂથ એટલે તેમણે જૂથમાં પ્રાપ્ત કરવાનું લક્ષ્ય છે અને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જૂથની રચના કેવી રીતે થાય છે અને તેઓ એકબીજા સાથે કેવી રીતે વર્તે છે અને પ્રત્યાયન કરે છે અને તેઓ એકબીજા સાથે કેવો સંબંધ ધરાવે છે હવે જૂથ પ્રત્યાયન એટલે રોજીંદી વાતો અને સંબંધો ખાસ કરીને લોકો વિશેના સંબંધો વિશે બધું જ જૂથને કાર્ય કરવામાં સંબંધનું ઘણું મહત્ત્વ રહેલું છે જો જૂથની વચ્ચે સારું પ્રત્યાયનલક્ષી વર્તન અને સારા સંબંધો હોય તો જૂથ ખૂબ કાર્યક્ષમ ખૂબ સક્રિય ખૂબ સાધારણ હોય છે હવે જ્યારે પણ જૂથમાં મનોસંઘર્ષ ઊભો થાય ત્યારે તેને માત્ર વૈચારિક યુદ્ધ તરીકે જ નહિ પરંતુ વિચારો ધરાવતી વ્યક્તિઓ વચ્ચેના યુદ્ધ તરીકે જોવું પડે છે આ માત્ર વિચારોનું જ નહિ પરંતુ જૂથમાં સમાવિષ્ટ લોકો કે જે કાર્ય કરી રહ્યા છે અને એક બીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમની વચ્ચેનું યુદ્ધ છે તમે જાણો છો તેમ મનોસંઘર્ષ ખૂબ સહજ છે ઘણી વખત એવું થાય છે કે લોકો મનોસંઘર્ષને ખૂબ નિષેધાત્મક રીતે લે છે પરંતુ કેટલાક વિદ્વાનો એવો અભિપ્રાય ધરાવે છે કે તમામ મનોસંઘર્ષો હંમેશા નિષેધાત્મક હોતા નથી તેને ખૂબ વિધેયાત્મક રીતે પણ લઈ શકાય છે કારણ કે મનોસંઘર્ષ દ્વારા કેટલીક વાર આપણને સારા વધુ સારા વિચારો કેટલાક એવા વિચારો મળે છે કે જે ખરેખર આગળ વધવામાં ખૂબ મદદરૂપ થઈ શકે આમ આ પણ ખૂબ ખૂબ અગત્યનું છે મનોસંઘર્ષ તે ખૂબ સ્વાભાવિક પ્રક્રિયા છે જૂથ ચોક્કસ કાર્ય સૂચિ તૈયાર કરીને સમસ્યાનું સાંગોપાંગ વિશ્લેષણ કરીને પોતાના લક્ષ્યોની ચકાસણી કરીને અને વૈકલ્પિક શક્યતાઓની સાંગોપાંગ ચકાસણી કરીને પોતાની નિર્ણય ઘડતરની પ્રક્રિયાને પ્રોત્સાહન આપી શકે છે પ્રોત્સાહક પ્રત્યાયન અને પ્રતિકૂળ પ્રત્યાયન જૂથને માર્ગ પર રાખનાર બે રીતો છે આથી એક બાબત ખૂબ ખૂબ મહત્ત્વની છે કે ચોક્કસ હેતુની પ્રાપ્તિ માટે અથવા લક્ષ્યપ્રાપ્તિના સર્વસામાન્ય હેતુ માટે તમે જૂથમાં કથન કરો સૌથી વધુ મહત્ત્વની બાબત એ છે કે જૂથના સભ્યો સમાન વિચારસરણી ધરાવતા હોવા જોઇએ નંબર 1 નંબર 2 તેમની વચ્ચે ઉચિત પ્રત્યાયન હોવું જોઈએ અને તેમના સંબંધો સારા હોવા જોઈએ જો આ બાબતો હોય તો કેટલીક વખત તેમની વચ્ચે મતભેદ હોય અથવા કોઈ પ્રકારનો મનોસંઘર્ષ થાય તો પણ તેઓ તેમાંથી ઉગરી જાય છે તેઓ એકબીજાને સવલત આપશે તેઓ એકબીજાને સાચી સમજ આપશે જેથી કરીને તેઓ કોઈ પ્રકારનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી શકે અને તેઓ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આગળ વધે છે આમ જૂથમાં કથન કરવું તે કરતાં આપણામાંના મોટાભાગના લોકોને સાપેક્ષ રીતે એક અથવા બે વ્યક્તિઓ સાથે આંતરક્રિયા કરવાનું સરળ લાગે છે હવે જ્યારે આપણે જૂથ વિશે વાત કરીએ છીએ ત્યારે ઘણા બધા અભ્યાસો આપણને જણાવશે કે જૂથ એટલે શું જૂથમાં કેટલી વ્યક્તિઓ હોવી જોઈએ તે ટીમ કરતાં કેવી રીતે જુદું પડે છે ખૂબ વિશાળ જૂથ કરતાં થોડું નાનું જૂથ વધુ સારું ગણાય છે જેથી તેને સરળતાથી નિયંત્રિત કરી શકાય જો તે નાનું જૂથ હોય તો આપણે તેમને જાણતા હોઈએ આપણે તેમને એટલે કે જૂથના સભ્યોને સારી રીતે જાણતા હોઈએ આપણો તેમની સાથે સારો સંબંધ હોય તો સાથે કામ કરવાનું સરળ બની જાય છે પરંતુ જો સભ્યો વધી જાય છે તો તે મુશ્કેલ વૃતાંત અલગ વૃતાંત બને છે જૂથ ખૂબ વિશાળ હોય તો તેને સંભાળવું ખૂબ મુશ્કેલ થઈ પડે છે કારણ કે જો લોકો એકસરખા પ્રકારના એકસરખી વિચારસરણી ધરાવતા ન હોય અને બાબતોને જોવાની અલગ અલગ રીત હોય તો જૂથ ખૂબ પ્રભાવશાળી નહિ બને એક વખત તે આપણી વ્યક્તિગત સીમાથી પર થઈ જાય છે તણાવ પેદા થવાનું શરૂ થઈ જાય છે આપણી હથેળીઓમાં પરસેવો વળવા માંડે આપણા હૃદયના ધબકારા વધી જાય આપણું ગળું સૂકાવા માંડે આપણને એકાગ્ર થવામાં મુશ્કેલી પડવા માંડે આમ જો આપણે જૂથમાં હોઈએ અને જે લોકો સમજી શકવા સક્ષમ નથી કે અન્ય સાથે કેટલાક પ્રકારના સંબંધો કે અન્યો માટે સહિષ્ણુતા ધરાવતા નથી તો તે ખૂબ મુશ્કેલ થઈ પડે છે અને લોકો ખૂબ જ અસુરક્ષિત અનુભવશે અને જૂથમાં કાર્ય કરવા માટે અને આગળ વધવા માટેનો ઉત્સાહ ઉમંગ અનુભવી શકશે નહિ આમ જૂથની રચના અલબત્ત ખૂબ ખૂબ મહત્ત્વની છે મારા અન્ય વ્યાખ્યાનમાં હું જૂથના આયામો વિશે વાત કરીશ અને પછી આ મુદ્દા સાથે સંબંધિત તેની વિગતે ચર્ચા કરીશ પરંતુ જૂથમાં કથન કરતી વખતે એ ખૂબ મહત્ત્વનું છે કે લોકો એકબીજાને સમજતા હોય એકબીજા સાથે સારો સંબંધ ધરાવતા હોય અને પ્રત્યાયન ચાલ્યા કરે ત્યારે જ જૂથ કાર્ય કરી શકશે અને પ્રત્યાયન દ્વારા પણ આપણે જૂથને પ્રભાવશાળી બનાવી શકીએ છીએ હવે જુદા જુદા જુદાં જૂથમાં જુદા જુદા પ્રકારે પ્રત્યાયન થાય છે ઉદાહરણ તરીકે કેટલાક ખૂબ ઔપચારિક અને કેટલાક ખૂબ પ્રાસંગિક તે કેવા પ્રકારના જૂથો છે તેના પર આધાર રાખે છે હું જૂથોના કેટલાક પ્રકારની ચર્ચા કરીશ પરંતુ કેટલીક વાર આપણું પ્રત્યાયન ઔપચારિક હોય છે કેટલીક વાર આપણું પ્રત્યાયન અનૌપચારિક હોય છે અને જૂથના પ્રકારના આધારે આપણે તે ખાસ પ્રકારનો ઉપયોગ કરીએ છીએ જૂથનું નિર્ણય ઘડતર મોટાભાગે માહિતીની ગુણવત્તા અને સંદેશ સંચરણ પર આધારિત હોય છે કેવા પ્રકારની માહિતી માહિતીની ગુણવત્તા કેવી છે આ બધું જૂથની રચના અને નિર્ણય ઘડતર માટે ખૂબ ખૂબ મહત્ત્વનું છે પ્રભાવશાળી જૂથ સભ્યો સલાહ જાણકારી માહિતી મદદ અને સહાયતા આપે છે આથી જો જૂથ પ્રભાવશાળી હશે તો તેઓ હંમેશા તેમના ખ્યાલો વિચારોનું આદાન પ્રદાન કરશે અને કેટલાક મતભેદ હોય તો તે પણ મહત્ત્વનું નથી અને તેઓ હંમેશા ચર્ચા દ્વારા મનોસંઘર્ષમાંથી બહાર આવશે અને વિધેયાત્મક ખૂબ રચનાત્મક ખ્યાલો સુધી જશે અને આમ તો જ શક્ય બનશે જો તેઓ પોતાના જૂથમાં ઉચિત રીતે પ્રત્યાયન કરી શકતા હોય જુદા જુદા પ્રકારના જૂથો હોય છે અને જુદા જુદા પ્રકારના જૂથો દ્વારા જુદા જુદા હેતુઓ માટે જુદી જુદી પ્રત્યાયન પ્રયુક્તિઓ પ્રયોજવામાં આવે છે ઉદાહરણ તરીકે જો તે ઔપચારિક જૂથ સલાહકાર જૂથ સર્જનાત્મક જૂથ સહાય જૂથ નેટવર્ક જૂથ તરીકે દર્શાવેલ હોય જુદા જુદા હેતુઓ માટે જુદા જુદા પ્રકારના જૂથોની રચના કરવામાં આવે છે પરંતુ ઘણા પ્રત્યાયન તજજ્ઞો ખાસ કરીને એવા જૂથમાં કે જે ઔપચારિક નિર્ણય લે છે ત્યાં ઈરાદાપૂર્વકની અને હેતુપૂર્ણ સમજૂતી પર ધ્યાન કેન્દ્રિત કરે છે જૂથોની રચના કરવામાં આવે છે તેનો હેતુ હોવો જોઈએ જૂથ ભાવના હોવી જોઈએ અને ચોક્કસ કાર્યો કરવા માટે અને નિર્ણય લેવા માટે કશું કાર્ય કરવા કશુંક પ્રાપ્ત કરવા જૂથની રચના કરવામાં આવે છે આથી જો એકસૂત્રતા હોય તેમની વચ્ચે સારી સમજ હોય તો નિશ્ચિત રીતે તેઓ કેટલાક ખૂબ સારા નિર્ણયો કરશે જૂથમાં નિર્ણય નિર્ણય ઘડતરમાં સામાન્ય રીતે પ્રત્યાયનના સૌથી પ્રભાવક પ્રકારોનો સમાવેશ થાય છે જે જૂથને નિર્ણય લેવામાં અવારનવાર મદદ કરે કારણ કે જૂથને નિર્ધારિત કાર્ય હેતુ અથવા ઉદ્દેશ્ય હોય છે હવે જૂથમાં નિર્ણય ઘડતર મહદ અંશે લોકો વચ્ચેના સંબંધોની દૃષ્ટિએ કરવામાં આવે છે આવશ્યક રીતે લોકો વચ્ચેનું પ્રત્યાયન અને જૂથના સભ્યપદ વચ્ચે વ્યવહાર થાય છે અને સંબંધોને લગતા કેટલાક દેખીતા મુદ્દાઓ ઉદ્ભવે છે જે પ્રત્યાયનથી અસર પામે છે અલબત્ત જૂથની રચના કરવી અને કથન દ્વારા જૂથને પ્રભાવશાળી બનાવવું તે એક મોટો પડકાર છે પરંતુ ઓછામાં ઓછું શરૂઆતમાં જો લોકો સારા પ્રકારનું પ્રત્યાયન અને ઉચિત સમજ ધરાવતા હોય તો બાબતો એકદમ સરળ બની રહે છે અન્યથા એમ બને છે કે જો લોકો અહંની સમસ્યાથી પીડાતા હોય જો લોકો એવું વિચારતા હોય કે તેઓ અન્યો કરતાં ચડિયાતા છે જો લોકો એવું વિચારતા હોય કે તેઓ અન્યો કરતા ઉતરતા છે જો આવા પ્રકારની ભાવના હોય તો તે જૂથ ખૂબ પ્રભાવશાળી બની શકે નહિ આ આપણી વાત દ્વારા આપણા કથન દ્વારા આપણા પ્રત્યાયન દ્વારા વિચારોના આદાન પ્રદાનથી સ્વ જાણકારી દ્વારા આપણે જૂથના સર્વસામાન્ય લક્ષણોને પ્રાપ્ત કરવા માટે એકબીજાને ઉત્તેજિત કરી શકીએ જૂથમાં કથન કરવું તે પણ એક કલા છે હંમેશા દરેકે એવું દર્શાવવું પડે છે કે જૂથમાં દરેક વ્યક્તિ મહત્ત્વની છે દરેક લોકો મહત્ત્વના છે અને કંઈક પ્રદાન કરી રહ્યા છે એવું ન હોવું જોઈએ કે કેટલાક લોકોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે અને કેટલાક લોકોની અવગણના કરવામાં આવે છે તો જૂથ કાર્ય કરી શકશે નહિ આથી જે જૂથના નેતા છે અથવા જેની પાસે નિયંત્રણ છે તે કે તેણી જૂથના તમામ સભ્યોને મહ્ત્ત્વ આપતા હોવા જોઈએ અને તે માત્ર ઉચિત પ્રત્યાયન પ્રભાવક પ્રત્યાયન ઉચિત સમજ આપવાથી અને સારા સંબંધો કેળવવાથી જ શક્ય બની શકે છે કથન દ્વારા આ તમામ બાબતો મહત્ત્વની છે હવે ફિશર નામના એક વિદ્વાન છે જેમનું ફિશર નું પ્રતિમાન આ સંદર્ભમાં ખૂબ ખૂબ પ્રસ્તુત છે જૂથ વિકાસનું ફિશર પ્રતિમાન એટલે જૂથનો વિકાસ કેવી રીતે થાય છે કેટલા તબક્કા છે પ્રથમ તે અભિમુખતા છે જૂથના સભ્યો એકબીજાને જાણે છે અને તેમણે પાર પાડવાની સમસ્યા અંગે વાકેફ થાય છે આ પ્રથમ તબક્કો અભિમુખતા છે જરૂરિયાત અને સમજ હોવી જોઈએ ચોક્કસાઇથી જૂથના સભ્યો શું કરવા જઇ રહ્યા છે તેઓ શા હેતુ માટે સાથે મળ્યા છે આથી શરૂઆત અભિમુખતાથી થવી જોઈએ જેથી તેઓ અભિમુખતાથી શરૂ કરે અલબત્ત એ ખૂબ સહજ છે કે કેટલોક મનોસંઘર્ષ પણ થશે કારણ કે શરૂઆતમાં સમસ્યા સુધી પહોંચવાના શક્ય માર્ગો વિશે જૂથ દલીલો કરે છે અને કોઈ પણ પ્રકારનો ઉકેલ શોધવાનું શરૂ કરે છે આથી જો તેમને પોતાના વિચારો છે તો અન્યો સંમત થઇ શકે અથવા અસંમત થઇ શકે મતભેદ રહેશે અને આ રીતે કેટલોક મનોસંઘર્ષ એકદમ સહજ છે મેં અગાઉ જણાવેલ છે તેમ મનોસંઘર્ષને હંમેશા ખૂબ નિષેધાત્મક તરીકે ન જોવો જોઈએ તેને કશાક વિધેયાત્મક તરીકે પણ જોઈ કે ગણી શકાય છે કારણ કે મનોસંઘર્ષ દ્વારા આપણા મતભેદ દ્વારા આપણે કોઈ એકદમ સારા વિચાર પર આવી શકીએ છીએ ત્યાર પછીનો તબક્કો ઉદ્ભવ છે ફિશર પ્રતિમાનમાં અગાઉના તબક્કા પછી વિકાસ પામતો આ ત્રીજો તબક્કો છે ઉદ્ભવ ત્યારે થાય છે જ્યારે સર્વસંમતિનો પ્રકાશ ઉદય થાય છે અને જૂથ સંમતિ તરફ જવા માંડે છે એટલે કે ચર્ચા પછી પણ મનોસંઘર્ષ હોઈ શકે તો પણ કેટલાક વિચારો ઉદભવે છે કે હા આપણે આ વિષય પર ચર્ચા કરવાની છે અને આગળ ધપવાનું છે અને છેલ્લે સુદ્રઢીકરણ જૂથ સ્વીકારે છે કે તે સંમતિ પર પહોંચ્યું છે અને કામગીરી પૂર્ણ કરવા માટે તે સર્વસંમતિને સ્પષ્ટ રીતે સુદ્રઢ કરે છે આમ જૂથ સાથે આગળ વધવા માટે આ પ્રક્રિયાઓ છે અને આ તમામ પ્રક્રિયાઓમાં પ્રત્યાયન સૌથી વધુ અગત્યની બાબત છે હવે ફિશરની ધારણા હતી કે જૂથમાં થતા પ્રત્યાયનન પ્રકારથી ખાસ તબક્કાની ઓળખ અને તેને ઉત્તેજન મળશે અને આ રીતે આ પ્રત્યાયનનો લાભ એ છે કે તે સંશોધકોને નિર્ણય ઘડતર કરવા જૂથનું અવલોકન કરવામાં સહાયતા કરે છે કે તે ત્યાં આગળ વધી રહ્યું છે અથવા તેને છેલ્લા સારાંશપૂર્ણ તબક્કે સફળતાપૂર્વક આગળ વધવામાં અવરોધરૂપ બનેલા મુદ્દાઓની ઓળખ કરી શકાય છે આમ આ પ્રક્રિયાઓ છે અને આ પ્રક્રિયાઓથી જૂથ આગળ વધી શકે છે અને કાર્ય કરી શકે છે પરંતુ યોગ્ય રીતે કહેતાં કેન્દ્રમાં હંમેશા પ્રત્યાયન રહે છે એ ખૂબ ખૂબ અગત્યનું છે કે આપણે વાત કરીએ આપણે સૌ પ્રત્યાયન કરીએ આપણે સૌ આંતરક્રિયા કરીએ પરંતુ સૌથી વધુ અગત્યની બાબત એ છે કે લોકોને અસરકારક રીતે ભેગા કેવી રીતે કરવા કામ કેવી રીતે પાર પાડવું જૂથને પોતીકાપણાનો ભાવ કેવી રીતે આપવો તેમને આરામદાયક અનુભવ કેવી રીતે કરાવવો તેમને સાંવેગિક અનુભવ કેવી રીતે કરાવવો આ તમામ બાબતો તો જ શક્ય બનશે જો વ્યક્તિનું પ્રત્યાયન કૌશલ્ય ખૂબ સારું હોય હવે જ્યાં સુધી જૂથ અને આ તમામ બાબતોને નિસબત છે કથનને નિસબત છે ત્યાં સુધી મેં અગાઉ જણાવેલી છે તે પ્રત્યાયનની જુદા જુદા પ્રકારની શૈલીઓનો વ્યક્તિ ઉપયોગ કરી શકે છે જૂથમાં મહત્ત્વની બાબત એ છે કે લોકો એકબીજાની રુચિ અરુચિ તેમની વિચારણાની રીત એકબીજા સાથે તેઓ જે રીતે પ્રત્યાયન કરે છે તે શૈલી વિશે સમજ ધરાવતા હોવા જોઇએ કારણ કે કેટલાક લોકો ખૂબ અધીન હોય છે કેટલાક લોકો અંતર્મુખી હોય છે તેઓ ઓછું કથન કરે છે કેટલાક લોકો ખૂબ વાચાળ હોય છે આથી આપણે સમજ ધરાવવી પડે છે આપણે તેમને અનુભવ કરાવવો પડે છે કે હા આપણે સૌ સમાન રીતે મહત્ત્વના છીએ અને તેઓ જૂથમાં ઘણું પ્રદાન કરી શકે છે ને કોઈ પ્રકારની ઉત્પ્રેરણા આપવામાં આવે કોઈ પ્રકારે અંગત લાગણીઓ અને સ્પર્શ અભિવ્યક્ત કરવામાં આવે તો એ પણ શક્ય છે કે આવા લોકો હંમેશા જૂથનો ભાગ અનુભવશે પરંતુ ક્યારેક મુશ્કેલીઓ સમસ્યાઓ આવશે છેવટે તો આપણે સૌ માનવ છીએ ક્યારેક એવું બને છે કે જૂથના એક કે બે સભ્યો સંમત થતા નથી અથવા તેઓ બાબતોને જે રીતે જુએ છે તેમાં મતભેદ છે પરંતુ એક સારા શ્રોતા અને પ્રત્યાયનકર્તા બનીને આપણા કથનની પ્રક્રિયા દ્વારા તેમને સંમત કરવાનું અને તમામ મતભેદો છતાં તેમને સાથે રાખવાનું પણ શક્ય છે તમે જાણો છો તેમ મતભેદો હોવા તે સારું છે આપણા મતભેદો દ્વારા અને ખૂબ રચનાત્મક ચર્ચા દ્વારા આપણે કોઈ પ્રકારે પ્રયુક્તિઓ વિકસાવી શકીએ છીએ આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સહાયતા કરી શકે તેવી બાબતો આગળ વધારી શકીએ છીએ આથી હું એમ સૂચવીશ કે જૂથની રચના જૂથના જુદા જુદા પ્રકારો આ બધા વિષયાંગો વિશે હું અન્ય વ્યાખ્યાનોમાં ચર્ચા કરીશ પરંતુ અહીં જૂથમાં કથન કરવું તે પણ મૂળભૂત રીતે ક્યાંય પણ કથન કરવું તે એક કલા છે તમે જાહેરમાં કથન કરતા હો કે મીટિંગમાં કથન કરતા હો કે ટીમના અન્ય સભ્યોની સામે કથન કરતાં હો હંમેશા કેટલીક પાયાની બાબતો છે જે હંમેશા મદદરૂપ થાય છે તમે કંઈક કથન કરો તે પહેલાં તમારે શ્રોતાગણની સમજ મેળવવાની છે કદાચ લિંગ કદાચ વ્યક્તિઓની ઉંમર આ તમામ બાબતો અલબત્ત પ્રત્યાયનને ખૂબ પ્રભાવક બનાવવામાં ખૂબ ખૂબ મહત્વની છે તેવું જ જૂથનું છે તમે જ્યારે જૂથની રચના કરો છો ત્યારે બે ત્રણ બાબતો ખૂબ ખૂબ અગત્યની છે પહેલી તે છે કે આપણે જ્યારે લોકોને એકસાથે રાખીએ છીએ આપણે તે જોવાનું છે કે વત્તે ઓછે અંશે તેઓ સમાન વિચારસરણીવાળા લોકો છે અને તેમને કોઈ લક્ષ્યસિદ્ધિ કે કાર્યસિદ્ધિ માટે ભેગા કરવામાં આવ્યા છે ત્યાર પછી ચર્ચા દ્વારા જુદી જુદી પ્રયુક્તિઓ દ્વારા તેઓ તે કામગીરી કરવાનો પ્રયાસ કરે છે અને સૌથી મહત્ત્વનું એ છે કે જૂથના સભ્યો એકબીજા સાથે પ્રત્યાયન કરી રહ્યા છે એકબીજા સાથે આદાન પ્રદાન કરી રહ્યા છે સ્વ ઓળખ થઈ રહી છે આ બાબતો ખૂબ ખૂબ અગત્યની છે અને આ તમામ બાબતો પ્રત્યાયન પ્રયુક્તિઓનો ભાગ છે જો કે હંમેશાં તેવું નથી છતાં જૂથમાં કથન કરવું એટલે ઘણી વાર અમને આવો અનુભવ થાય છે કે જ્યારે અમે ચોક્કસ પ્રકારના અભ્યાસક્રમો જેમ કે એમબીએ એમએચઆરએમ માટે વિદ્યાર્થીઓની પસંદગી કરી રહ્યા હોઈએ ત્યારે અમે જૂથ ચર્ચા ગોઠવીએ છીએ અને જૂથ ચર્ચામાં એવું થાય છે કે કેટલાક લોકો કે કેટલાક ઉમેદવારોને એવું લાગે છે કે કોઈ હંમેશાં આક્રમક રીતે કથન કરે છે અને હંમેશા સૌથી પહેલાં કથન કરે છે તો તે સારા ગણાશે પણ એવું હોતું નથી તેના કરતાં અલબત્ત એવું પસંદ કરવામાં આવે છે કે વ્યક્તિએ જૂથમાં અન્ય સભ્યોને પૂરતું મહત્ત્વ મળી રહે તેને લક્ષમાં લઇને મુદ્દાસર કથન કરવું જોઈએ અન્યના દૃષ્ટિકોણનું શ્રવણ કરવાની ધીરજ રાખીને પોતાના અભિપ્રાય આપવાનો પ્રયાસ કરવો જોઈએ અન્યોના અભિપ્રાયો અન્યોની વિશેષ નોંધનો સારાંશ રજૂ કરવો આથી જૂથમાં નેતા બનવાનો કે અન્ય કરતાં વધુ સારા ગણાવાનો પ્રયત્ન કરતી વ્યક્તિમાં આ ગુણો હોવા જોઈએ તો આ ગુણો છે અને આ પ્રત્યાયન કૌશલ્યો છે ખૂબ મોટેથી કે આક્રમક રીતે કથન કરવાનો અર્થ એ નથી થતો કે વ્યક્તિ અન્યને સંમત કરી શકે છે જો વ્યક્તિ ખૂબ મોટેથી અને આક્રમક રીતે કથન કરે છે કારણ કે કેટલાક લોકો વિચારે છે કે જો હું ખૂબ પ્રતિપાદક અને આક્રમક રીતે કંઈક કથન કરું તો લોકો સંમત થઈ જશે પણ તેવું હોતું નથી વ્યક્તિમાં અન્યોનું શ્રવણ કરવાની ધીરજ પણ હોવી જોઈએ અને ત્યાર પછી અન્યના દૃષ્ટિકોણને અનુલક્ષીને અન્યના દૃષ્ટિકોણને આદર અને મહત્ત્વ આપીને તેનો તેણીનો દૃષ્ટિકોણ રજૂ કરવાનો પ્રયાસ કરવો જોઈએ આમ જૂથમાં કથન કરવું તે પણ એક કલા છે અને વ્યક્તિએ તે મહાવરા દ્વારા અનુભવ દ્વારા તેને પાંગરવાની હોય છે આમ જ્યારે જ્યારે આપણે નાની મીટિંગમાં હોઈએ અથવા નાના જૂથમાં હોઈએ અને પ્રત્યાયન કરીએ ધારો કે તમે જૂથની રચના કરી શકો તેવી સ્થિતિમાં છો અને તમારે જૂથ દ્વારા કંઈ કામ પાર પાડવાનું છે ત્યારે પણ તે ખૂબ મહત્ત્વનું છે કે આપણે કેવી રીતે રચના કરીએ છીએ અને જૂથના સભ્યો તેમજ જૂથના નેતા એકબીજા સાથે કેવી રીતે વર્તે છે કેવી રીતે એકબીજાને સમજવાનો પ્રયાસ કરે છે તેઓ કેવા પ્રકારની માહિતી એકબીજાને જણાવે છે અને તેઓ એકબીજામાં વિશ્વાસ ધરાવે છે કે કેમ આમ જૂથમાં સફળ થવા માટે અને કામ પાર પાડવા માટે આ બધું ખૂબ ખૂબ મહત્ત્વનું છે આથી હું આ બાબતોના સારાંશરૂપે આ મુદ્દા ઉપર ભાર મૂકીશ કે એવું કહી શકાય કે જૂથમાં કથન કરવું તે કલા છે જેમાં વ્યક્તિના પ્રત્યાયનની શૈલી અને જૂથના અન્ય સભ્યો પ્રત્યેની નિસબત અને સમજનો સમાવેશ થાય છે આમ જણાવવામાં આવ્યું છે તેમ જૂથમાં કથન કરવું તે એક કલા છે અને તે ખૂબ ખૂબ મહત્ત્વની પ્રત્યાયન શૈલી છે મારા અગાઉના વ્યાખ્યાનોમાં મેં હકીકતે કહેલું છે કે શૈલી ખૂબ ખૂબ મહત્ત્વની છે પછી તે જૂથ કે કોઈ પણ પ્રકારનો સંદર્ભ કે સ્થિતિ હોય શૈલીનું ખૂબ મહત્ત્વ રહેલું છે કોઈ બે વ્યક્તિઓ એકસમાન પ્રકારે એકસમાન રીતે કથન કરતી નથી આથી વ્યક્તિએ અન્ય વ્યક્તિની શૈલીને સમજવાની છે અને અન્યની શૈલીને બદલવાનું શક્ય હોતું નથી આથી અન્ય વ્યક્તિની શૈલી સાથે બંધબેસતા હોય તેવા બહુવિધ કૌશલ્યો કેળવવા વધુ સારું જો વ્યક્તિની એક ખાસ શૈલી હોય અને હું તે પ્રમાણે વર્તવાનો પ્રયાસ કરું તો તે અન્યો કરતાં વધુ બંધબેસતું હશે તેથી શૈલી ખૂબ ખૂબ મહત્ત્વની છે અને અલબત્ત નિષ્ઠા સખત પરિશ્રમ અને પોતીકાપણાનો ભાવ સર્જવો તેની તોલે કંઈ ન આવે વ્યક્તિને ઉચિત આદર આપવો જોઈએ કે તેનું પણ મહત્ત્વ છે તેણીનું પણ મહત્ત્વ છે અને તેમણે નિશ્ચિત લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે અને આ બાબતો તો જ શક્ય બનશે જો વ્યક્તિ જૂથમાં ઉચિત પ્રકારે ઉચિત રીતે કથન કરવાનો પ્રયાસ કરે તે એવું નથી કે માત્ર પ્રશંસા થાય તે રીતે કથન કરવું મેં અગાઉ જણાવ્યું હતું તેમ તે એવી રીતે હોવું જોઈએ કે વ્યક્તિએ અન્યોની સમક્ષ મૂંઝવણ અનુભવવી જોઈએ નહિ તે સામાન્ય રીતે થવું જોઈએ તે સ્વયંસ્ફુરિત રીતે થવું જોઈએ અને ખરેખર તેનો અર્થ થાય છે કે સંબંધિત વ્યક્તિ પ્રત્યે લાગણી અનુભવાવી જોઈએ આમ જૂથ તેની ઘટક રચના જેમ કે મહિલા કે પુરુષોની સંખ્યા વૃદ્ધ કે યુવાનોને કારણે નહિ પરંતુ સમાવિષ્ટ ખાસ લોકો વચ્ચે વિકસેલા પ્રત્યાયનલક્ષી સંબંધો અને જણાવેલી વાતોને કારણે આંતરક્રિયા કરે છે આથી કયા પ્રકારનું જૂથ છે તેમ નહિ પરંતુ પાયાનો અર્થ એ છે કે કેટલા વૃદ્ધો કેટલા લોકો કેટલી મહિલાઓ કે કેટલા પુરુષો ખાસ જૂથના સભ્યો છે તેમ નહિ પરંતુ પ્રત્યાયન અને સંબંધોનો પ્રકાર મહત્ત્વ ધરાવે છે હું પુનરાવર્તન કરું છું ફરી ફરીને ભાર મૂકું છું કે પ્રત્યાયનના વિદ્યાર્થી તરીકે આ બે બાબતો ખૂબ ખૂબ મહત્ત્વની છે આપણા વૈયક્તિક અનુભવ પરથી પણ આપણે કહી શકીએ કે જૂથનું કાર્ય કરવું કે જૂથમાં કથન કરવું તે પ્રભાવક તો બંને જો જૂથના સભ્યો એકબીજા પ્રત્યે સમજ અને રસ ધરાવતા હોય વિવિધ કારણોસર લોકો ભેગા મળીને કામ કરવા માંગતા નથી અને ભૂલથી પણ તેઓને એક ખાસ જૂથમાં મૂકવામાં આવે તો જૂથ અસરકારક રીતે કાર્ય કરી શકશે નહિ હંમેશાં કોઈક પ્રકારની સમસ્યાઓ આવશે મેં જણાવેલું છે તેમ મતભેદ વિચારોમાં નહિ પણ પોતાના વ્યક્તિત્વ પક્ષપાત કે પૂર્વગ્રહોને કારણે મતભેદ લોકોમાં રહેલો હોય છે દરજ્જો ધરાવતી વ્યક્તિઓ અન્યોને નીચે દેખાડવાનો પ્રયત્ન કરે છે તેઓ શું ખરું છે અને શું ખોટું છે તેવું ક્યારેય વિચારશે નહિ તે એકદમ સરળ છે કોઈ તમને ગમતું નથી પછી તે વ્યક્તિ ખૂબ સારી હોય અને તેની પાસે ઘણા સારા વિચારો હોય અને કામ પાર પાડવા માટે ઘણા સારા વિચારોને આગળ કરી રહી હોય કે જે કંપની માટે સંસ્થા માટે ખૂબ મહત્ત્વના હોય તો પણ માત્ર એ હકીકતથી કે વ્યક્તિને તે કે તેણી ગમતા નથી બધું જ વ્યર્થ જશે આથી આ પણ ખૂબ ખૂબ મહત્ત્વનું છે કે આપણે માનવ છીએ અને દરેકને કોઈ ને કોઈ પક્ષપાત ગમા અણગમા હોય છે

કેટલાક એવા લોકો છે જેમને ધારો કે કોઈનો ગણવેશ શૈલી આહારની ટેવ ભાષા સંસ્કૃતિ ના ગમે આથી વ્યક્તિ જે કંઈ કથન કરે છે વર્તન કરે છે કાર્ય કરે છે તે કે તેણી ગમે તેટલી પૂરેપૂરી નિષ્ઠાથી કાર્ય કરતાં હોય પરંતુ તે અસરકારક બનશે નહિ આવું હંમેશા થશે આથી આ ખૂબ મહત્ત્વનું અને અલબત્ત અસરકારક પણ છે જૂથની રચના અથવા તેના કાર્યમાં પ્રત્યાયન ખૂબ ખૂબ મહત્ત્વનું છે પરંતુ સૌથી વધુ મહત્ત્વનું એ છે કે આપણે જ્યારે જૂથની રચના કરીએ ત્યારે જૂથમાં સમાન વિચારસરણી ધરાવતા અહં મુક્ત ખ્યાલો અને વિચારોનું આદાન પ્રદાન કરતા અને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે હંમેશા ખૂબ ઉત્સાહી લોકો હોય અને અનેક પરિબળોની સાથોસાથ અલબત્ત આ બધું શક્ય મોટેભાગે શક્ય બની શકે છે કેન્દ્રમાં આપણું કથન આપણી પ્રત્યાયન ક્ષમતા છે આથી મિત્રો મારા આ તમામ વ્યાખ્યાનોમાં હું પ્રત્યાયનના મહત્ત્વ પર ભાર મૂકતો આવ્યો છું તે જૂથ હોય કે નેતૃત્વ લાયકાતો વ્યક્તિત્વના લક્ષણોમાં અન્ય ઘણા લક્ષણો ઉપરાંત મહત્ત્વનું છે આપણું પ્રત્યાયન કૌશલ્ય અને તે તાલીમ અને મહાવરા દ્વારા આવી શકે તેને કેળવી શકાય હકીકતે આપણા રોજિંદા જીવનમાં રહેલી ખૂબ સાદી અને નાની બાબતો છે જેની આપણે સામાન્ય રીતે અવગણના કરીએ છીએ જેમ કે આપણે જ્યારે કોઈને મળીએ છીએ આપણે કેટલો સમય કેટલા શબ્દો કે વાક્યોમાં વાત કરીએ છીએ જો તમે થોડા સ્મિતસભર ચહેરા સાથે શુભ પ્રભાત શુભ અપરાહ્ન કહો કે કોઈનો આભાર માનો અથવા આપણા વિદ્યાર્થીએ કંઈ સારું કર્યું હોય તો તેની પીઠ થાબડો આમ કરવામાં કશું જતું નથી પરંતુ સામાન્ય રીતે આપણા રોજિંદા પ્રત્યાયનમાં આપણે આવી નાની બાબતો કરવાનું ટાળીએ છીએ પરિણામે એવું થાય છે કે આપણે એકલા પડી જઈએ છીએ અને દિનપ્રતિદિન આપણે આપણા પ્રત્યાયનલક્ષી વર્તનમાં વધુને વધુ ટૂંકા થતા જઈએ છીએ એટલે કે એકવાર વિનોદમાં હું કહું છું કે આપણે જેને એસ એસ કહેવાય તેવા એટલે કે આપણા પ્રત્યાયનમાં ટૂંકા બની જઈએ છીએ ઉદાહરણ તરીકે કહીએ તો તમે કોઈને શુભ પ્રભાત કહો તો હવે લોકો માત્ર પ્રભાત એવો પ્રતિભાવ આપશે શુભ અદૃશ્ય થઈ ગયું છે કારણ કે વ્યક્તિ બે શબ્દોનો ઉપયોગ કરવા માંગતી નથી જો એક જ શબ્દ પૂરતો હોય તો શા માટે બે શબ્દો અને એવો સમય પણ આવશે જ્યારે તમે શુભ પ્રભાત કહો ત્યારે લોકો શુભ પ્રભાત પણ કહેશે નહિ કેટલીક વખત લોકો ચહેરા સામે જોશે અને ચાલ્યા જશે આમ આ નાની બાબતો છે આપણે માનવ છીએ આપણી પ્રશંસા થાય તે આપણને ગમે છે આથી જો તમને પ્રશંસા થાય તે ગમે છે તો તમે ખુશ વધુ સારા આરામદાયી અનુભવો છો આથી આપણે અન્યો પ્રત્યે પણ આ પ્રકારનું વર્તન કરવું જોઈએ જ્યારે જ્યારે આપણને મોકો તક મળે આપણે આ નાના શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ આપણે અન્ય લોકોને ખુશ કરી શકીએ અથવા ઓછામાં ઓછું તેમને આપણા પ્રત્યે કોઈ પ્રકારે આદર થશે અને ક્રમિક રીતે તેઓ સારો સંબંધ કેળવશે આમ જ્યારે આપણે જૂથમાં ટીમમાં કે કોઇ સંસ્થામાં કામ કરતાં હોઈએ ત્યારે તે ખૂબ ખૂબ મહત્ત્વની બાબત છે કે આપણે કેવી રીતે કથન કરીએ છીએ આપણી જીભ પર આપણું નિયંત્રણ હોવું જોઈએ કારણ કે એક વખત આપણે કથન કરી લીધું છે તે પાછું લઈ શકાતું નથી આપણે ૧૦૦ બહાના કરીએ તો પણ કેટલીક વખત અન્યને સંમત કરવાનું ખરેખર ખૂબ મુશ્કેલ બની જાય છે લોકો સારી બાબતોને ભૂલી જશે પરંતુ ઇરાદો ન હોવા છતાં પણ આપણે ઉચ્ચારેલા નિષેધાત્મક કે ખરાબ શબ્દો આપણે પાછા લઈ શકતા નથી અને લોકો તેને યાદ રાખે છે અને તેને ભૂલી જવું ખૂબ ખૂબ મુશ્કેલ બની જાય છે આથી આપણી પાસે શબ્દોની શક્તિ હોવી જોઈએ એટલે કે આપણે જે કંઈ કથન કરી રહ્યા હોઈએ પ્રત્યેક શબ્દ અને વાક્ય ખૂબ તોલીને અને પ્રસંગોચિત હોવું જોઈએ આપણે આપણી ઉગ્રતા આપણા ગુસ્સા પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ અને આપણે ખૂબ સહેલાઈથી ભાવુક ન થઈ જવું જોઈએ આથી પુખ્ત વ્યક્તિ માટે જેઓ વ્યાવસાયિક જીવનમાં અને કુટુંબ જીવનમાં પણ જવાબદાર હોદ્દો અને દરજ્જો ધરાવે છે તેવી વ્યક્તિ માટે નિશ્ચિત રીતે આ બાબતો જરૂરી છે કારણ કે એવી પરિસ્થિતિ આવે છે કે આપણે જીભ પર નિયંત્રણ ગુમાવી દઈએ છીએ આપણે મનમાં જે આવે તે કહેવાનું ચાલુ કરી દઈએ છીએ પછીથી આપણને ખૂબ ખૂબ પસ્તાવો થાય છે આપણે તેની સુલેહ કરવા માટે ઘણી બાબતો કરીએ છીએ પરંતુ આ માનવ સ્વભાવ છે અને બોલાયેલા માત્ર એક કે બે શબ્દો આપણી કારકીર્દિ આપણા સંબંધોને બગાડી શકે છે મહેરબાની કરીને યાદ રાખો સંબંધ બાંધતા દિવસો મહિનાઓ અને વર્ષો લાગે છે પરંતુ કોઈના માટે ખરાબ શબ્દો કે નિષેધાત્મક શબ્દો બોલવામાં એક મિનિટ બે મિનિટ લાગે છે અને તે સંબંધને તોડી શકે છે તે જૂથને તોડી શકે છે તમે જાણો છો તેમ આપણા સંબંધો આપણા સમાજમાં ઘણી સમસ્યાઓ સર્જે છે આથી હું હંમેશા કહું છું કે પ્રત્યાયન તે ઈશ્વરે આપણને આપેલ વરદાન ભેટ છે અને આપણે હંમેશા તેનો આદર કરવો જોઈએ અને તેને કેળવવું જોઈએ અને જો આપણે રોજિંદા જીવનમાં પ્રત્યાયનલક્ષી વર્તન પ્રત્યે થોડા પણ સભાન હોઈશું તો આપણે અન્યો કરતાં વધુ સારી સ્થિતિમાં હોઈશું અને આપણને ઓછી સમસ્યાઓ આવશે અલબત્ત આપણે એમ ના કહી શકીએ કે સમસ્યાઓ ક્યારેય પણ નહિ આવે પરંતુ ઓછામાં ઓછું આપણે સમસ્યાઓને લઘુત્તમ કરી શકીએ આમ આ ખૂબ ખૂબ મહત્વનું છે આમ જૂથમાં કથન કરવું તે પણ એક કલા છે અને તમે જો આ કલાને કેળવી શકો તો આપણે જૂથના સભ્યો સાથે આંતરક્રિયા કરવામાં અને કામ પાર પાડવામાં અન્યો કરતાં વધુ સારી સ્થિતિમાં હોઈશું તો આ કેટલાક શબ્દો સાથે હું જૂથ કથન અને જૂથ આયામો સંબંધી મારા આજના વ્યાખ્યાનનું સમાપન કરું છું અને જૂથની રચના કેવી રીતે કરવામાં આવે છે અને તે સંબંધી બાબતોને હું મારા હવે પછીના વ્યાખ્યાનમાં લઈશ આપનો ખૂબ ખૂબ આભાર